બધાને નમસ્કાર અમારા NPTEL ના એન્જીનીયરીંગ ડ્રોઈંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના ઓનલાઇન અભ્યાસક્રમમાં સ્વાગત છે આપણે મોડ્યુલ ક્રમાંક 3 લેક્ચર ક્રમાંક 22 માં છીએ પ્રથમ બે મોડ્યુલ્સમાં આપણે એન્જીનીયરીંગ ડ્રોઈંગ અને કોનીક સેક્શન્સની પ્રસ્તાવના વિશે શીખ્યા લેક્ચર ક્રમાંક 21 થી આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન તરફ જોઈ રહ્યા છીએ ખાસ કરીને 3D પદાર્થો માટે તેને ડ્રોઈંગ કાગળ પર રજૂ કરવાનો ઉત્તમ રસ્તો શું છે આ પ્રકારે 3 પરિમાણોમાંથી 2 પરિમાણોમાં દર્શાવવું તેને આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન બોલાવીએ છીએ છેલ્લા વર્ગમાં આપણે પ્રોજેક્શન પ્લેન અને તેના સ્વરૂપ વિશે શીખ્યા ઉદાહરણ તરીકે આપણે એક પ્લેન હોરીજન્ટલ પ્લેન તરીકે વ્યાખ્યાયિત કર્યું કે જે ટેબલની સમાંતર રીતે પડેલું છે બીજું એક પ્લેન વર્ટિકલ પ્લેન તે પ્લેનને લંબ છે અને પ્રોફાઈલ પ્લેન આ X Y અક્ષની બાજુ પર છે ત્યાં આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન વિશે શીખ્યા કે જેમાં પ્રોફાઈલ પ્લેનને 90 ડિગ્રીએ ફેરવવામાં આવે છે જેથી વર્ટિકલ પ્લેન ઉપરના સ્તર પર આવશે હોરીજન્ટલ પ્લેન નીચેના સ્તરે આવશે અને પ્રોફાઈલ પ્લેન જમણા હાથની બાજુએ આવશે તો આ પ્રોફાઈલ પ્લેનને તે દિશામાં ફેરવવાથી આપણે એક વર્ટિકલ પ્લેન હોરીજન્ટલ પ્લેન અને એક પ્રોફાઇલ પ્લેન રચી શકીશું પદાર્થો તરફ આપણે કઈ રીતે જોઈ રહ્યા છીએ તેના આધારે સૌપ્રથમ કોઈને ફ્રન્ટલ વ્યુહ રચવો પડશે સામાન્ય રીતે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં આપણે આ ફ્રન્ટ વ્યુહ વર્ટિકલ પ્લેન પર રચીએ છીએ તેની એકદમ નીચે પદાર્થનો ટોપ વ્યુહ આવશે ઉદાહરણ તરીકે જો હું એક નળાકાર રચવા માંગતો હોવ તો તે 3 પરિમાણમાં રહેલો પદાર્થ છે અને આપણો વ્યુહ આ દિશાએથી છે જો આપણે આ દિશાએથી નળાકારને જોવા માંગતા હોઈએ તો વર્ટિકલ પ્લેન પર નળાકાર વર્તુળ જેવું દેખાય છે આ ફ્રન્ટ વ્યુહ લંબચોરસ જેવો આપણે જોઇશું તો આ સંપૂર્ણ માહિતી આ પ્લેન પર મૂકો જેથી આપણે નીચેથી પણ એક લીટી તે તરફ મેળવીશું તો ત્યાં જે પણ પ્રક્ષેપણ હોય તેને અહીંયા આપણે ફ્રન્ટ વ્યુહ બોલાવીએ છીએ જો આપણે તેના ટોચ પરથી જોઈશું તો આ નળાકાર ફરીથી બીજો લંબચોરસ અનુસરે છે તેને આપણે ટોપ વ્યુહ બોલાવીએ છીએ તો એક બાજુએ ચાલો આપણે તેને A B બોલાવીએ જો આપણે આ દિશાએથી જોઈ રહ્યા હોઈએ તો તે લંબચોરસ જેવું દેખાય છે જો આપણે ઉપરથી જોઈ રહ્યા હોઈએ તો ફરીથી તે ટોપ વ્યૂહના યામો ને અનુસરે છે જો આપણે સાઈડ પરથી આ બાજુએ જોઈએ છીએ આપણે ડાબી દિશાએથી જમણી દિશા તરફ જોઈ રહ્યા છીએ તો પછી તે વર્તુળ જેવું દેખાય છે આ વર્તુળ છે કે જે આપણે જોઈ રહ્યા છીએ તો અહીંયા આપણે એક વર્તુળ જોઈશું આ પ્રકારની રજૂઆત ને આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન સિસ્ટમ બોલાવીશું કે જ્યાં પદાર્થને પ્રથમ ચરણ માં મૂકવામાં આવ્યો છે અને આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જોઈ રહ્યા છીએ તો પદાર્થ અથવા પ્રક્ષેપણ જમણા હાથની બાજુ પર આવશે અને આપણે ડાબી બાજુએથી જોઈ રહ્યા છીએ તેથી તેને લેફ્ટ સાઈડ વ્યૂહ બોલાવવામાં આવે છે આ એ બાબતો છે કે જે આપણે છેલ્લા વર્ગમાં શીખ્યા છીએ તો આજના વર્ગમાં આપણે આ ફર્સ્ટ ક્વાડરન્ટ પ્રોજેક્શન થર્ડ ક્વાડરન્ટ પ્રોજેક્શન વિશે વધુ શીખીશું સામાન્ય રીતે કોઈ પણ ડ્રોઈંગ કાગળ પર બે પદ્ધતિઓ પ્રખ્યાત છે એકને ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન સિસ્ટમ અને બીજાને થર્ડ એંગલ પ્રોજેક્શન સિસ્ટમ કહેવામા આવે છે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન સિસ્ટમ યુરોપ દેશોમાં ખૂબ પ્રખ્યાત છે અને ISO ધોરણ પણ છે આપણાં પૂરા અભ્યાસક્રમમાં આ NPTEL ના ઓનલાઈન લેકચર્સમાં આપણે ફર્સ્ટ એંગલ સિસ્ટમ સાથે જઈશું પહેલાના દિવસોમાં થર્ડ એંગલ પ્રોજેક્શન સિસ્ટમ ખાસ કરીને કેનેડા USA જાપાન થાયલેન્ડ દેશોમાં ખૂબ જ પ્રખ્યાત હતી તેઓ આ થર્ડ એંગલ સિસ્ટમ સાથે જાય છે આ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન સિસ્ટમ અથવા થર્ડ એંગલ પ્રોજેક્શન સિસ્ટમ વિશે વધુ જાણવા માટે સૌપ્રથમ એક 3 પરિમાણમાં ક્વાડરન્ટ સિસ્ટમ દોરો ચાલો આ અક્ષને ધ્યાનમાં લો કે જે એવું વ્યાખ્યાયિત કરે છે કે કંઈક ફર્સ્ટ ક્વાડરન્ટમાં છે કે સેકન્ડ ક્વાડરન્ટમાં છે કે થર્ડ ક્વાડરન્ટમાં છે તો ચાલો એક બોક્સ રાચીએ કે જે તે રીતે જાય છે તો એક બોક્સ ફર્સ્ટ ક્વાડરન્ટમાં સ્થિત થયેલું છે તે જ રીતે એક વધુ બોક્સ સેકન્ડ ક્વાડરન્ટમાં રચો અને તે જ રીતે ત્રીજું બોક્સ અને ચોથું બોક્સ ડ્રોઈંગ માટે આપણે મુખ્યત્વે કાં તો થર્ડ ક્વાડરન્ટમાં અથવા ફર્સ્ટ ક્વાડરન્ટ સિસ્ટમમાં જોઈશું તો જો બોક્સ ફર્સ્ટ ક્વાડરન્ટ સિસ્ટમમાં મૂકવામાં આવ્યું છે કે જેમાં આપણે બીજો પદાર્થ મૂકેલો છે એવું ધારીએ છીએ કંઈક આ બ્લોક જેવુ આ બોક્સના વ્યુહ શું છે તે જોવાનો આપણે જો પ્રયત્ન કરીએ તો પછી આપણે તેને કોઈ એક ક્વાડરન્ટ સિસ્ટમ બોલાવીએ છીએ આ કિસ્સામાં આ બ્લોક આ ફર્સ્ટ ક્વાડરન્ટમાં મૂકવામાં આવેલો છે તો તેના આધારે રચાયેલા કોઈ પણ વ્યુહને આપણે ફર્સ્ટ ક્વાડરન્ટ બોલાવીએ છીએ તે જ રીતે જો બ્લોકને થર્ડ ક્વાડરન્ટમાં મૂકવામાં આવેલો હોય અને આપણે જો આ દિશાથી પદાર્થનું નિરીક્ષણ કરીએ તો આપણે તેને થર્ડ ક્વાડરન્ટ સિસ્ટમ બોલાવીએ છીએ તો આ નિરીક્ષક ના આધારે જે પણ વ્યુહ આપણે મેળવીએ છીએ તેને આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન અથવા થર્ડ એંગલ પ્રોજેક્શન બોલાવીએ છીએ અને આ બોક્સ ફર્સ્ટ ક્વાડરન્ટ સેકન્ડ ક્વાડરન્ટ છે તે કલ્પિત બોક્સ છે તે એક પ્લેનમાં પારદર્શક છે અને બીજા પ્લેનમાં અપારદર્શક છે ઉદાહરણ તરીકે જો આપણે ફર્સ્ટ ક્વાડરન્ટ સિસ્ટમ લઈએ તો તે કુલ 6 પ્લેન ધરાવે છે 4 સાઈડ પર એક ટોપ અને એક બોટમ ફર્સ્ટ ક્વાડરન્ટ સિસ્ટમ માટે બોટમ પ્લેન હંમેશા અપારદર્શક હોય છે તે જ રીતે પાછળની બાજુએ પણ અપારદર્શક હોય છે તો કોઈ તેને પાછળની બાજુથી જોઈ શકે નહીં તે જ રીતે કોઈ તેને નીચેની બાજુથી પણ જોઈ શકે નહીં જો કે કોઈ તે પદાર્થને સામેની બાજુથી જોઈ શકે છે તે જ રીતે જો કોઈ ઉપરથી નિરીક્ષણ કરે તો તે પણ પારદર્શક પ્લેન છે તો કોઈ આ લીટીઓનું નિરીક્ષણ કરવાની સ્થિતિમાં હશે અને તે આ ઊંડાઈને લીટીઓ તરીકે જોઈ શકશે તો કોઈ જો ઉપરથી જોઈ રહ્યું હોય તે આ હેશ ભાગની આ લીટીઓને જોઈ શકશે તે જ રીતે જો કોઇ આ દિશાથી જોઈ રહ્યો હોય તો આ પાછળની બાજુએથી હંમેશા અપારદર્શક હોય છે પરંતુ આ પારદર્શક દીવાલ છે તો કોઈ તેને પારદર્શક દીવાલમાંથી જોઈ શકે છે તે પદાર્થને આ લીટીઓ તરીકે જોઈ શકશે તો આ લીટી સંપૂર્ણ રીતે આ બિંદુ સાથે એકરૂપ થાય છે અને ફરીથી કોઈ આ એકરૂપ બિંદુ જોઈ શકશે વ્યુહ તરીકે કોઈ કંઈક આના જેવું જોશે આ લીટીઓ માત્ર એક લીટી છે અને ફરીથી એકરૂપ લીટી છે અહીંયા ફરીથી કોઈ આ લીટી જોશે તો આ લીટીઓ છે જેને કોઈ સાઈડ વ્યૂહ થી આ પ્રક્ષેપણમાં જોશે તો તે ઓર્થોગ્રાફિક વ્યુહમાં આ પ્લેન પર આ પારદર્શક પ્લેન પર આ પ્રક્ષેપણને આપણે સામાન્ય રીતે ઓર્થોગ્રાફિક વ્યુહ તરીકે બોલાવીએ છીએ તે પદાર્થની લંબ દિશામાં આપણે જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ નિરીક્ષક આ પ્રક્ષેપણ લીટીઓ દ્વારા જે પણ કંઇ જોઇ રહ્યો છે તે તેના જેવું છે કે જ્યારે તમારી પાસે એક દીવો હોય અને તે દીવો જે પણ પડછાયો રચે છે અને ચોકસાઈથી પદાર્થની પાછળનો પડછાયો રચે છે તે જેવું દેખાય છે તેને આપણે ઓર્થોગ્રાફિક વ્યુહ બોલાવીએ છીએ તો ઉદાહરણ તરીકે એક જ પદાર્થ માટે જો પ્રકાશ પસાર થતો હોય અથવા તો આંખ દ્વારા જો આપણે તેને જોઈ રહ્યા હોઈએ તો પદાર્થનો આકાર થોડો જટિલ હોવા છતાં આપણે પ્રક્ષેપણ તરીકે માત્ર L આકાર જોઈ શકીશું તેને આપણે ફ્રન્ટ વ્યુહ કહીએ છીએ જો આપણે ઉપરથી જોઈ રહ્યા હોઈએ નિરીક્ષક આ છે તો આ લીટી આપણે આ લીટીમાંથી આવતી જોઇશું આ લીટી આ લીટીમાંથી આવે છે અને આ લીટી પેલી લીટીમાંથી આવે છે તે જ રીતે આ લીટી આ લીટીમાંથી આવે છે આ ભાગ એકરૂપ થાય છે તો આપણે કોઈ ઊંડાઈ જોઈ શકતા નથી અને આ તેને અનુસરે છે તે જ રીતે ઉપરથી જો આપણે જોઈ રહ્યા હોઈએ તો તે લીટી એકરૂપ થાય છે અહીંયા ઉપરથી નીચે સુધી આપણે કંઈક સ્ટેપ જેવું જોઈ રહ્યા છીએ તો પેલી લીટી આ લીટી સાથે એકરૂપ થાય છે તો આપણે ત્યાં એક જ લીટી જોઈ રહ્યા છીએ આ નીચેવાળી લીટી આ એક અને આ ઉપરવાળી લીટી નીચેની લીટી એકરૂપ થાય છે અને આપણે આ સંપૂર્ણ લીટી આ એક લીટીની જેમ જોઈ રહ્યા છીએ તે જ રીતે આ લીટી જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ તેવી રીતે તે પેલી દિશામાં જાય છે પેલી તે રીતે જાય છે અને તે ત્યાં ઉપરની બાજુએ જાય છે તો તે આ રીતે આવે છે આ રીતે આપણે આ અવલોકનો તરફ જોઈ રહ્યા છીએ પ્રક્ષેપણો એ ઓર્થોગ્રાફિક વ્યુહ છે તે જ રીતે જો આપણે આ બાજુથી જોઈ રહ્યા હોઈએ કે જ્યાં નિરીક્ષક સામાન્ય રીતે હાજર હોય છે તો ફ્રન્ટ વ્યુહ આપણે ત્યાં જોઈ શકીશું જે રીતે સ્ટેપ બહાર આવતું હોય તે રીતે આ જાય છે તો તે રીતે પેલું બહાર આવે છે અને આ સંપૂર્ણ લીટી તે બિંદુએ એકરૂપ થાય છે તે છેલ્લે સુધી ઉપર જાય છે અને ત્યારબાદ ટોપ પર જે પણ તે હોય તેને આપણે આ લીટીઓ સાથે એકરૂપ થતું જોઈશું અને આ નીચે જાય છે તો આ રીતે તે બહાર આવે છે આ રીતે આપણે ઓર્થોગ્રાફિક વ્યુહ તરફ ફર્સ્ટ ક્વાડરન્ટ સિસ્ટમમાં જોઈએ છીએ કે જેમાં સાઈડ પ્લેન પારદર્શક હોય છે બોટમ પ્લેન પણ પારદર્શક છે જો કે ફ્રન્ટ એ આ પારદર્શક દિશામાં છે આ પણ પારદર્શક દિશામાં છે આ પણ પારદર્શક દિશામાં છે ચાલો આપણે થર્ડ એંગલ પ્રોજેક્શન સિસ્ટમ તરફ જોઈએ નિરીક્ષકની દિશા એ પારદર્શક છે ઉદાહરણ તરીકે અહીંયા આપણી પાસે નિરીક્ષક પેલી દિશામાં જોઈ રહ્યો છે તે જ રીતે નિરીક્ષક પેલી દિશામાં જોઈ રહ્યો છે નિરીક્ષક પેલી દિશામાં જોઈ રહ્યો છે તે દિશામાં જો આપણે કોઈપણ પદાર્થને પ્રક્ષેપિત કરીએ તો આપણે જે પણ મેળવીશું તેને આપણે થર્ડ એંગલ પ્રોજેક્શન કહીશું અહીંયા જો આપણે તે જ પદાર્થને કે જેનો L આકાર આ પ્લેન પર પ્રક્ષેપણ તરીકે મળે છે તેને જોઈએ તો આ પ્લેન પર નિરીક્ષક દ્વારા તે દિશામાં જોવાથી મળતાં પ્રક્ષેપણ તરીકે આપણે આ વ્યુહ જોઈશું તે જ રીતે પ્લેન પર પ્રક્ષેપિત થયેલો પદાર્થ કે જ્યાં નિરીક્ષક ફરીથી જોવાનો પ્રયત્ન કરે છે તો એક વધારે વ્યુહ આપણે મેળવી શકીશું આ પ્રકારની બાબતને આપણે થર્ડ એંગલ સિસ્ટમ કહીએ છીએ તો આ થર્ડ એંગલ સિસ્ટમમાં પારદર્શક પ્લેન અને કાચના બોક્સ એકબીજા સાથે મિશ્રિત જોડાય થઈ જાય છે અહીંયા ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં વ્યુહ આપણે જે પ્લેન પર પ્રક્ષેપિત કરવા જઈ રહ્યા હોઈએ તે પારદર્શક હોતા નથી અને દિશા કે જેમાંથી આપણે જોઈ રહ્યા હોઈએ તે પારદર્શક હોય છે તો તે સરળતાના કારણે સામાન્ય રીતે આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન સિસ્ટમ સાથે જઈશું કોઈ બન્નેમાંથી કોઈ પણ સાથે જઈ શકે છે કોઈ ફર્સ્ટ એંગલ અથવા થર્ડ એંગલ પ્રોજેક્શનનો પણ ઉપયોગ કરી શકે છે પણ સામાન્ય રીતે આ દિવસોમાં લોકો પ્રમાણિત કરેલા ધોરણ જેવા કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન સાથે જાય છે તો આપણા અભ્યાસક્રમ દરમિયાન આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન સાથે જઈશું આ પદ્ધતિ ફાયદાકારક છે અને પેલી પદ્ધતિમાં ગેરફાયદા છે એવું કંઈ પણ નથી આ માત્ર એક પ્રોટોકોલ છે આ પ્લેનનું અવલોકન કરવાની સરળતાના કારણે આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન સિસ્ટમ સાથે જઈ રહ્યા છીએ એકવાર આ નિરીક્ષણો થઈ જાય છે ત્યારબાદ આપણે તેને 2D કાગળમાં રજુ કરવું પડશે 3D પદાર્થોને ડ્રોઈંગ કાગળ પર રચવા અર્થાત આપણે કન્વર્જિંગ ડાયવર્જિંગ જેવા વિક્ષેપો લઈશું તેને ટાળવા માટે આ વ્યુહ પદાર્થ વિશે સંપૂર્ણ માહિતી આપે છે તો આપણે આ પદાર્થને પેલા પ્લેન ચોક્કસ રીતે અપારદર્શક પ્લેન પર પ્રક્ષેપિત કરીશું તેને રચવા માટે તેને 2D કાગળ પર ફેરવીશું ચાલો આપણે ઓર્થોગ્રાફિકમાં ઊંડાણથી જોઈએ તો અહીંયા ડ્રોઈંગ કાગળ પર ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન સિસ્ટમનો ઉપયોગ કરીને આપણે આ વ્યુહ રચીશું પદાર્થને વચ્ચે ક્યાંક રાખવામાં આવ્યો છે અને પ્રોજેક્શન પછી આપણે આ રીતે ઓર્થોગ્રાફિક વ્યુહ મેળવીશું આના માટે તે જ રીતે સાઈડ વ્યુહ તરીકે આપણે આ મેળવ્યું અને ટોપ વ્યુહ તરીકે આપણે આ મેળવ્યું પ્રમાણિત પદ્ધતિ એ છે કે સૌપ્રથમ વર્ટિકલ પ્લેન ફ્રન્ટ વ્યુહ નક્કી કરો ત્યારબાદ હોરીજન્ટલ પ્લેન પર ટોપ વ્યુહ સાથે જાઓ ત્યારબાદ પ્રોફાઈલ પ્લેન પર સાઈડ વ્યુહ રચો તો અહીંયા લેફ્ટ સાઈડ વ્યુહ આપણે આગળ જઈશું તેને રચીશું અને રજુ કરીશું આ રીતે આપણે આગળ જઈશું તો એકવાર આ ઓર્થોગોનલ પ્લેન પર આ વ્યૂહ મળી જાય છે ત્યારબાદ આપણે આ એક પ્લેનને રજૂ કરીશું ચાલો આ રેડ પ્લેન ધ્યાનમાં લઈએ જો આ ડ્રોઇંગ કાગળ હોય તો સૌપ્રથમ પદાર્થને આ વર્ટિકલ પ્લેન પર દર્શાવો અને આ ફ્રન્ટ વ્યુહ છે કારણ કે શરૂઆતમાં આપણે આ દિશામાં નિરીક્ષણ કરી રહ્યા છીએ નિરીક્ષકની સામેની દિશામાં જે પણ કંઇ હાજર હોય તેને આપણે ફ્રન્ટ વ્યુહ બોલાવીએ છીએ પછી આપણે એક કાપો મૂકીએ છીએ આ કલ્પિત કાપો છે તો હું આ કાગળને આ રીતે નીચેની દિશામાં ફેરવી શકું છું તો જે પણ વ્યુહ આપણે મેળવીશું તે ટોપ વ્યુહ છે અને તેને રચવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અહીંયા આ કાગળને કાપો અને તેને 90 ડિગ્રીએ નીચેની દિશામાં ફેરવો તો ત્યાં આપણે એક ફ્લિપ પ્લેન પીળા રંગનું અથવા મસ્ટર્ડ રંગનું રચીશું ફેરવ્યા બાદ આ દિશામાં કાતર મૂકીને પેલી દિશામાં 90 ડિગ્રીએ તેને વાળો આપણે કંઈક આ લાલ જેવું જોઈશું જો આપણે તેને વાળીએ તો આ દિશા અહીંયા આવશે આને પણ 90 ડિગ્રીએ વાળો કે જેથી આ અહીંયા આવે ફ્રન્ટ પ્લેનને વાળો આ ફ્રન્ટ વ્યુહ છે આ ટોપ વ્યુહ છે કે જે આપણે જોઈશું અને બાકી રહેલું તેમ જ રહેશે તો આ રીતે આપણે પદાર્થના વ્યુહ બનાવીશું તે જ રીતે જો આપણે થર્ડ એંગલ પ્રોજેક્શન બનાવીએ તો થર્ડ એંગલ માટે જો આપણે આ લીટી પર કાતર મૂકીએ અને તેને તે વાળેલી લીટીની ફરતે તે દિશામાં ફેરવીએ તો આ પૂરો પદાર્થ આ સ્થળ પર આવી જાય છે તે જ રીતે આ સંપૂર્ણ પ્રક્ષેપણને આપણા દ્વારા અહીંયા કાતર મૂકવાના કારણે હું આ દિશામાં ફેરવી શકીશ તેને વાળી શકીશ તો જો હું 90 ડિગ્રીએ આ લીટીની ફરતે તેને વાળું તો આ પ્રક્ષેપણ આ સ્તર પાસે આવશે તો ચાલો આપણે વ્યુહ દોરીએ એક વ્યુહ એ આ છે બીજો વ્યુહ એ આ છે બાકીના વ્યુહ આપણા દ્વારા આ દિશામાં જોવાના કારણે નિશ્ચિત છે તો ફ્રન્ટ વ્યુહ એ આ સ્તરે આવે છે તો આપણે થર્ડ એંગલ પ્રોજેક્શનમાં ટોપ વ્યુહને હવે તે સ્તર પર સ્થિત થયેલો જોઈશું ફ્રન્ટ વ્યૂહ આ સ્તર પાસે અને સાઈડ વ્યુહ એ આપણે જે પણ ફેરવીએ છીએ તે દિશામાં ત્યાં આવે છે પહેલાના કિસ્સાની જેમ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન સિસ્ટમની જેમ આ રીતે આપણે આ પ્રોજેક્શન મેળવી શકીએ છીએ આ ઓર્થોગ્રાફિક વ્યુહની ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન સિસ્ટમમાં ફરીથી ગોઠવણી કર્યા બાદ આપણે પદાર્થને જો આ દિશાથી જોઈશું તો ચાલો આપણે આ પદાર્થના વ્યુહ જોઈએ ઉદાહરણ તરીકે નિરીક્ષક આ સ્થળ પર છે પદાર્થ પેલો છે આપણે ફ્રન્ટ વ્યુહ જોવાનું પસંદ કરીએ અને જો હું તે જોવ તો આ મારો ફ્રન્ટ વ્યુહ થશે પછી આપણે ફ્રન્ટ વ્યુહ તરીકે કોને લેવો જોઈએ ટોપ વ્યુહ તરીકે કોને લેવો જોઈએ અને સાઈડ વ્યુહ તરીકે કોને લેવો જોઈએ તેના નિયમો વિશે શીખીશું સામાન્ય રીતે જે દિશામાં વધારે માહિતી હાજર હોય તેને આપણે ફ્રન્ટલ વ્યુહ તરીકે મોટાભાગે લઈએ છીએ તો એકવાર આ ફ્રન્ટ વ્યૂહની દિશા તીર દ્વારા ડ્રોઈંગ કાગળ પર સામાન્ય રીતે આપવામાં આવે અને જો તમે નિરીક્ષણ કરી રહ્યા હોવ તો ત્યાં એક તીર હશે કે જે સામાન્ય રીતે ફ્રન્ટ વ્યુહની દિશા દર્શાવે છે આપણે તે દિશાથી શરૂ કરવું જોઈએ તો અહીંયા ચાલો એવું ધારીએ કે ફ્રન્ટ વ્યુહની દિશા તે રીતે નક્કી થાય છે જો તે કિસ્સો હોય તો જે આપણે જોવા જઈશું તે આ છે તો આ લંબચોરસ આપણે જોઇશું કે જે લીટીની જેમ મળે છે અને આ લીટી અહીંયા આ લીટી સાથે મળે છે તો આપણે ફ્રન્ટ વ્યુહના સ્થળે એક નાનુ લંબચોરસ અને મોટો લંબચોરસ જોઈએ છીએ તે જ રીતે તેની ઉપર આપણે આ પદાર્થ જોઈશું ફ્રન્ટ વ્યુહ રચ્યા બાદ આપણે તેને ટોપ વ્યૂહથી જોવું પડશે હવે ફ્રન્ટ વ્યૂહની દિશા એ આ દિશા છે તો જો આપણે તેને આ દિશાને લંબ જોઈ રહ્યા હોઈએ તો આપણે આ ભાગ અને આ ભાગ જોઈશું તો આ આની સાથે એકરૂપ થાય છે આ પેલા સાથે એકરૂપ થાય છે તો આપણે જે જોવા જઈશું તે આ છે તો પહેલા આપણે જોઈએ છીએ કે તે દિશા તે રીતે છે તો આપણે તે પ્લેન તરફ જોવું પડશે જો આપણે પ્રક્ષેપણ તરફ જોઈ રહ્યા હોઈએ તો ત્યાં કંઈ પણ થાય આપણે તે જોઈશું ત્યારબાદ તેને પેલી દિશામાં વાળીશું આપણે તેને તે રીતે ટોપ વ્યુહ માટે કરીશું હવે સાઈડ વ્યુહ કારણ કે આ ફ્રન્ટ વ્યુહ છે આ ટોપ વ્યુહ છે કોઈ તેને પાછળથી પણ જોઈ શકે છે પરંતુ ફર્સ્ટ ક્વાડરન્ટ સિસ્ટમમાં તે અપારદર્શક પ્લેન હોય છે અને પારદર્શક પ્લેન આ દિશામાં હોય છે તો જો આપણે તે તરફ જોઈ રહ્યા હોઈએ તો આ પુરા પદાર્થનો સાઈડ વ્યુહ અહીંયા મળે છે કારણ કે હવે આ ફ્રન્ટ વ્યૂહની દિશા છે આ ટોપ વ્યૂહની દિશા છે જમણી બાજુથી આપણે તેને ડાબી બાજુએ પ્રક્ષેપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો તે વ્યુહને આપણે રાઇટ સાઈડ વ્યુહ બોલાવીએ છીએ તો રાઇટ એ લેફ્ટ બાજુએ પ્રક્ષેપિત થાય છે તો જમણી બાજુની માહિતી આપણે ડાબી બાજુએ પ્રક્ષેપિત કરીએ છીએ તો સામાન્ય રીતે લેફ્ટ પ્લેન અપારદર્શક હશે અને આપણે તે વ્યુહ મેળવીશું તો આપણે આ પ્રોજેક્શન મેળવીશું આ સંપૂર્ણ પ્લેન આ બિંદુઓ બધું જ આની નીચે મળે છે કારણ કે ત્યાં એક લીટી છે જે આના માટે છેલ્લે સુધી કાપ મૂકે છે તો સામાન્ય રીતે આપણે ડેશ્ડ લીટી થી આકૃતિમાં રજૂ કરીએ છીએ તે બોલવા કરતા આ એક સંપૂર્ણ બ્લોક છે જો તે સંપૂર્ણ બ્લોક હોય તો તેની પાછળ કોઈ લીટી નથી માત્ર તે દર્શાવવા માટે આપણે તે કાપ ને ડેશ્ડ લીટી દ્વારા રજુ કરીએ છીએ જો તમે ફ્રન્ટ વ્યૂહથી જોઈ રહ્યા હોવ તો ત્યાં એક દશ્યમાન લીટી છે તે કાપ છે પરંતુ તેમ છતાં આ દ્રશ્યમાન છે તેના કારણે આપણે તેને એક સળંગ લીટી તરીકે દર્શાવીએ છીએ જો કે સાઈડ વ્યૂહથી આપણે તેને કાપ કહીએ છીએ પરંતુ જો આપણે તેનું પ્રક્ષેપણ કરીશું તો આપણે તેને જોઈ શકીશું નહીં તો આપણે માત્ર તે જટિલ પરિમાણો અથવા દિશાઓ રજૂ કરીએ છીએ અને તેને ડેશ્ડ લીટી દ્વારા દર્શાવીએ છીએ થર્ડ એંગલ સિસ્ટમમાં આ વ્યુહ વૈકલ્પિક રીતે ગોઠવાશે તો સૌપ્રથમ ફ્રન્ટ વ્યુહ જે પણ કંઇ તે હાજર છે તે નીચેના સ્તરે આવશે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન સિસ્ટમમાં ફ્રન્ટ વ્યુહને ઉપર રાખવાની ભલામણ કરવામાં આવી છે ટોપ વ્યુહને તેની નીચે અને રાઇટ સાઈડ વ્યુહ આ ફ્રન્ટ વ્યુહ સાથે જોડાયેલો હોય છે તો ફ્રન્ટ વ્યુહ એ મધ્યમાં છે તે ટોપ વ્યુહ સાથે અને રાઇટ સાઈડ વ્યુહ અથવા કદાચ લેફ્ટ સાઈડ વ્યુહ સાથે જોડાયેલો હોય છે જ્યારે થર્ડ એંગલ સિસ્ટમમાં થર્ડ એંગલ પ્રોજેક્શન સિસ્ટમમાં આપણે તે જ પદાર્થ માટે ફ્રન્ટ વ્યુહ નીચેના સ્તર પર આવે છે ટોપ વ્યૂહ ઉપર જાય છે અને રાઇટ સાઈડ વ્યુહ જમણા હાથની બાજુએ આવે છે આગળના વર્ગમાં આપણે સિસ્ટમના પ્રોજેક્શન વિશે વધુ શીખીશું